હવે તમે સાઇનુંસોઇડલ સિસ્ટમના કુલ રિસ્પોન્સને ધ્યાનમાં લઈ શકો છો જ્યારે આપણી પાસે ડીસી અથવા એક્સ્પોનેંસિયલ હોય ત્યારે આ વધુ અલગ નથી પરંતુ હું ફક્ત એકવાર વિગતવાર તેમાથી પસાર થઈશ તેથી જ્યારે તમે ફરીથી તે જ સર્કિટ લઈ રહ્યા છો પરંતુ તે યાદ રાખીએ કે આ કોઈપણ પ્રથમ ઓર્ડર સિસ્ટમ પર લાગુ પડે છે જ્યારે તમારી પાસે V p નેગેટિવ 5 હોય આપણે જાણીએ છીએ કે C પર ફોર્સ રિસ્પોન્સમાં ફેરફાર સાથે હવે નેચરલ રિસ્પોન્સ V 0 એક્સ્પોનેંસિયલ - t બાય R C છે તેથી આ R C સર્કિટનો રિસ્પોન્સ છે જ્યારે તેને કોઈ ઇનપુટ આપવામાં આવતું નથી આ હંમેશા મળશે હવે તમે રેખીય વિકલન સમીકરણની મૂળભૂત બાબતો જાણો છો કે કુલ રિસ્પોન્સ એ સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ નેચરલ રિસ્પોન્સનું સ્કેલ વર્ઝન હોઈ શકે છે હવે અહીં શું વિચાર છે આપણી પાસે સિસ્ટમનું સંચાલન કરનાર વિકલન સમીકરણ R C d v c બાય d t V c એ V p cos ω t 5 છે આ ફંક્શન માટે V c નો ઉકેલ બનવામાં આનો અર્થ શું છે V c નું આ મૂલ્ય આ ચોક્કસ વિકલીત સમીકરણને સંતોષશે હવે ચાલો R C d v c બાય d t V c બરાબર 0 લઈએ હવે આ બે વચ્ચે તફાવત કરવા માટે મને અહીં એક સબસ્ક્રિપ્ટ F ફોર્સ રિસ્પોન્સ દર્શાવવા મુકવા દો અને N અહીં નેચરલ રિસ્પોન્સ દર્શાવે છે હવે V 0 ના કોઈપણ મૂલ્ય સાથેનું આ ફંક્શન તે ચોક્કસ સમીકરણને સંતોષશે હવે ચાલો કહીએ કે આપણે આ બે સમીકરણો ઉમેરીએ છીએ અને કારણ કે વિકલન એક રેખીય ઓપરેટર છે આપણે આરગ્યુંમેંટ ઉમેરી શકીએ છીએ અને તેજ રીતે કરીશું આપણી પાસે R C છે V C F V C N બાય d t V C F V C N V p cos ω t 5 નું સમય સાથે વિકલન તેથી દેખીતી રીતે અહીં આ V c એ ફોર્સ રિસ્પોન્સ આ નેચરલ રિસ્પોન્સ V C N મૂળ વિકલન સમીકરણને પણ સંતોષશે તમે જુઓ છો કે અહીં આ વિકલન સમીકરણ બરાબર આના જેવું જ છે ગુણાંક સમાન છે અને જમણી બાજુ સમાન છે તેથી જ્યારે તમે ફોર્સ રિસ્પોન્સ ની ગણતરી કરો છો તે ચોક્કસપણે વિકલન સમીકરણને સંતોષશે પરંતુ તે નેચરલ રિસ્પોન્સનું કોઈપણ સ્કેલ વર્જન પણ વિકલન સમીકરણને સંતોષશે કારણ કે નેચરલ રિસ્પોન્સ 0 ઇનપુટ માટે વિકલન સમીકરણને સંતોષે છે તેથી સામાન્ય ઉકેલ એ ચોક્કસ ઉકેલનો ફોર્સ રિસ્પોન્સ છે જેની તમે ગણતરી કરો છો નેચરલ રિસ્પોન્સનું સ્કેલ વર્ઝન તમારી પાસે સ્કેલિંગ ફેક્ટર શું છે તે પ્રારંભિક શરતો પર આધાર રાખે છે તેથી આ ચોક્કસ કિસ્સામાં ચાલો કહીએ કે કેપેસિટર વોલ્ટેજ પરની પ્રારંભિક સ્થિતિ V c ઓફ 0 જે V c ઓફ 0 છે હવે આપણે જાણીએ છીએ કે કુલ રિસ્પોન્સ એ ચોક્કસ ઉકેલ છે અહી એક યુનિક ચોક્કસ ઉકેલ cos ω t 5 tan inverse ω C R નેચરલ રિસ્પોન્સનું સ્કેલ કરેલ વર્ઝન Vo જે અજ્ઞાત છે હવે આપણે t બરાબર 0 મૂકીએ છીએ અને આપણને VC કુલ પર 0 મળે છે જે V c ઓફ 0 પર આપવામાં આવેલી પ્રારંભિક સ્થિતિની બરાબર હોવી જોઈએ અને તે t ને 0 બદલવા બરાબર છે આ કિસ્સામાં મને V p વર્ગમૂળમાં 1 ω C R વર્ગ cos 5 tan inverse ω C R V 0 મળે છે તેથી નેચરલ રિસ્પોન્સ માટે આ અજ્ઞાત ગુણાંક V 0 એ V c ઓફ 0 V p બાય 1 ω CR વર્ગ cos 5 tan inverse ω C R છે આ તમે ઉકેલ માં મૂકો અને ઉકેલ માં મૂકવાથી જ કુલ રિસ્પોન્સ મળશે હવે આ એક રસપ્રદ બાબત છે અને કેટલીકવાર તે ઉપયોગી સાબિત થાય છે કે આપેલ ઇનપુટ માટે જે V p ω અને 5 આપવામાં આપેલ છે ઇનપુટ V p cos ω t 5 છે તમે V c ઓફ 0 કેપેસિટર પર પ્રારંભિક સ્થિતિ પસંદ કરી શકો છો જેમ કે નેચરલ રિસ્પોન્સ 0 છે કેપેસિટર પર પ્રારંભિક શરતનો આંકડો બરાબર આ સંખ્યા V p બાય વર્ગમૂળ માં 1 ω CR વર્ગ વખત cos 5 tan inverse ω CR છે પછી V 0 એ 0 હશે અને ત્યાં બિલકુલ કોઈ ટ્રાન્જિયન્ત ટ્રાન્જિયન્ત રિસ્પોન્સ હોઈ શકે છે અને તમને તરત જ સર્કિટમાંથી સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ મળશે અને કેટલીકવાર સર્કિટ ડિઝાઇનમાં આ ઉપયોગી છે આ એવું છે કે તમારી પાસે કોઈ ટ્રાન્જિયન્ત નથી તમે સર્કિટને યોગ્ય સ્થિતિથી શરૂ કરો છો જેથી તમારી પાસે માત્ર સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ હશે